આ મોડ્યુલ ફરીથી તમારા છેલ્લા મોડ્યુલ નું ચાલુ છે આ મોડ્યૂલ માં ચાલો પેશીઓના ગુણધર્મોને સમજવા માટે આપણે માઇક્રો એક્ટ્યુએટર્સ અથવા માઇક્રોરોબોટસ કેવી રીતે બનાવી શકીએ તે જોઈએ ખરેખર માઇક્રોચીપ્સ સાથે માઇક્રોરોબોટસ રોબોટિક આર્મસ તે પહેલાં આપણે જોઈશું કે આપણે સેન્સરનો ને કેવી રીતે ડેવલપ કરી શકીએ તેથી જો તમે આ સ્લાઇડમાં સ્લાઇડ જોશો તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ત્રણ થર્મિસ્ટર છે 1 2 અને 3 થર્મિસ્ટર 1 થર્મિસ્ટર 2 થર્મિસ્ટર 3 અને કેન્દ્રમાં એક હીટર છે ઠીક છે તેથી જે થાય છે તે હું પહેલા તમને આ ચિપ વિશે જણાવું છું હવે આ ડિઝાઇન મા પ્રથમ આ એક ટ્રેંચ અથવા ખાડો છે આ એક આ જાડો અથવા તમારા ઇન્ટર્ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ ક્યા આ લાઇન અને આ લાઇન જો તમે આ જુઓ તો તે અહીં અહીં અને અહીં જાય છે આ લાઇન અહીં અને અહીં તેની પાર જાય છે તેથી અને કેન્દ્રમાં એક હીટર છે સાચું તેથી હવે આ તમારી ચિપ ડિઝાઇન છે આ ચિપ કેવી રીતે બનાવવી એ આગળની સ્લાઈડ્સમાં જોઈશું કે આ ચિપને કેવી રીતે બનાવવી અને આપણે શા માટે બનાવવી છે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ હવે આપણે સમજીએ છીએ કે કેન્દ્રમાં એક ટિશ્યુ છે અને આ ચિપ બંને છેડા પર છે કઈ ચિપ તેથી હવે જો આ સિંગલ ચિપ નું વિસ્તૃત વર્જન છે તો આ ચોક્કસ સિંગલ ચિપ ની વિસ્તૃત આકૃતિ છે તેથી જો હું આ ચિપ ને પેશીઓની એક બાજુ અને બીજી ચિપને પેશીઓની બીજી બાજુએ જોડું છું અને હું હીટરની સહાયથી તેને એક બાજુથી ગરમ કરું છું તો પેશી બીજી બાજુ પર હું થર્મિસ્ટરની મદદથી તાપમાન ફેરફાર ને માપી શકું છું અને તેનો અર્થ એ કે મારી પાસે અહીં T1 છે મારી પાસે અહીં T2 છે આનો અર્થ છે કે હું થર્મલ વાહકતાને માપી શકું છું સાચું હવે મારી પાસે ઇન્ટર્ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે તેથી જ્યારે આ ચિપ પેશીને સ્પર્શે છે ત્યારે હું પેશીના ઇમ્પિડંસ ને માપી શકું છું હું સપાટીના ઇમ્પિડંસ ને માપી શકું છું અને હું પેશીઓના બ્લ્ક ઇમ્પિડંસ ને માપી શકું છું તેથી હીટર માટે આ રીતે ઓછામાં ઓછું સિમ્યુલેશન થઈ શકે છે અને તમે જોઈ શકો છો કે તે ચિપની મધ્યમાં લગભગ એક સરખું છે અને તે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે પછી આપણે પેશીઓને સમાનરૂપે ગરમ કરવા માટે આ ચિપ નો ઉપયોગ કરી શકીએ છીએ અને તમે પણ જોઈ શકો છો કે આ ટ્રેન્ચ વગરનું છે પરંતુ જો મારી પાસે હોય તો આ તે આ ખાસ ભાગ સાથે છે તમે જોશો બરાબર અને આ ઇન્ટર્ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે અને આ કેન્દ્રમાં એક હીટર છે તેથી ત્યાં એક સિમ્યુલેશન છે જેના માટે હીટર ની હીટ પ્રોફાઇલ છે અને આ ફેબ્રિકેશન છે તેથી આપણે એક વેફર થી પ્રારંભ કરીએ છીએ જે સિલિકોન વેફર છે તેને સાફ કરીએ છીએ પછી આપણે ઓકસાઈડ મેળવીએ છીએ જે એક સ્કેમેટીક b છે અને ઓક્સાઇડ વધ્યા પછી આપણે લિથોગ્રાફી કરી અને આ લિફ્ટઓફ તકનીક છે તેથી પ્રથમ તમારો આ ફોટોરેસિસ્ટ છે તમે તમારા ફોટોરેસિસ્ટને આના જેવું બનાવ્યું છે જે તમારો પોઝિટીવ ફોટોરેસિસ્ટ છે પોઝિટીવ ફોટોરેસિસ્ટ પર તમે પ્લેટિનમ જમા કરાવ્યું છે અને પછી તમે આ વેફર ને એસીટોનમાં ડૂબડ્યુ છે જ્યારે તમે આ વેફર ને એસિટોનમાં ડુબાડો ત્યારે શું થશે તમારી પાસે હીટર હશે પછી તમે ટ્રેન્ચ બનાવી શકો છો ટ્રેન્ચ બનાવવા માટે તમે ફરીથી લિથોગ્રાફી કરી શકો છો અને વિંડો ખોલી શકો છો સિલિકોન ડાયોક્સાઇડ દુર કરી શકો છો સિલિકોન ડાયોક્સાઇડ BHF બફર હાઇડ્રોફ્લોરિક એસિડની સહાયથી ઇચ કરી શકો છો એકવાર તમે સિલિકોન ડાયોક્સાઇડને દુર કરી નાખો પછી તમે DRI નો ઉપયોગ કરીને સિલિકોન ઇચ કરી શકો ખરું તેથી તમારી ટ્રેન્ચ બનાવવામાં આવે છે અને તે પછી તમે તમારા ઇન્ટર્ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ પણ બનાવી શકો છો પરંતુ અહીં આપણે ફક્ત થર્મલ સેન્સર બતાવી રહ્યા છીએ બરાબર તો ચાલો હવે પછીના વિભાગમાં જઈશુ અહીં તમે સેન્સર ની ઓપ્ટિકલ ઇમેઝ જોઈ શકો છો જે અહીં જમણી બાજુ છે ફરીથી જેમ મેં કહ્યું હતું કે થર્મિસ્ટર્સ થર્મિસ્ટર્સ થર્મિસ્ટર્સ અને હીટર છે બરાબર આ તમારા ઇન્ટર્ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે અને જો તમને આ ચોક્કસ ચિપ દેખાય છે તો પછી તે સિમ હોલ્ડર સિમ કાર્ડ હોલ્ડર ની જેવાની અંદર મૂકી શકાય છે કારણ કે આપણે સોલ્ડરિંગ અથવા વાયર બોન્ડિંગ કરવા માંગતા નથી કારણ કે એક માપ પછી તમારે ચિપ ફેંકી દેવી પડશે કારણ કે જૈવિક નમૂનાઓ માટે તમે ફરીથી અને ફરીથી તે ચિપ નો ઉપયોગ કરી શકતા નથી તેથી તમારે એક ચિપ બનાવવી પડશે જે ખર્ચ માં સસ્તી હોય તેમજ હોલ્ડર પણ સહેલું હોવું જોઈએ તમે વાયર બોન્ડિંગ અને સોલ્ડરિંગ કરવા કરતાં ફક્ત ચિપ ને મૂકી શકો છો તેથી જો તમે આગળ જુઓ તો તમે અહીં જોઈ શકો છો કે આ ચિપ નો વાસ્તવિક ફોટોગ્રાફ છે કેટલીક લાક્ષણિકતાઓ જ્યાં આપણે જોઈ શકીએ કે આલ્ફાની ગણતરી આશરે પ્રતિ સેન્ટીગ્રેડ 2 2 ગુણ્ય 10 ની 3 ઘાત હતી R ના વર્ગનુ મૂલ્ય ખરેખર સારું હતું અને સાથે સાથે આપણે ઘટતા તાપમાન સાથે હિસ્ટેરીસીસ પ્રોફાઇલ માં વધારો કરી રહ્યો હતા હવે આ વાસ્તવિક સિસ્ટમ છે તેથી ફરીથી ત્યાં 2 3 વિડિઓઝ છે ખરેખર આ પ્રથમ વિડિઓ છે આ વીડિયોમાં તમે જોયું છે કે ત્યાં ઇન્ડેન્ટર્સ છે અને ઇન્ડેન્ટર્સમાં ત્યાં વાદળી રંગની વસ્તુ છે જે ઇન્ડેન્ટરની ટોચ પર ઇન્ડેન્ટર્સ છે આપણે ચિપને જોડેલી છે અમે તે હમણાં જ તમ ને બતાવ્યું અને આ ચિપ્સ નો ઉપયોગ ઇલેક્ટ્રિકલ અને થર્મલ ગુણધર્મોને સમજવા માટે થાય છે જ્યારે ટોચના ઇન્ડેન્ટર્સ ટોચ પરથી ટીશ્યુ ને દબાવે છે જો તમને સ્ક્રીન ની જમણી બાજુએ રેન્ડર કરેલી તસવીર દેખાય છે તો તમે સમજી શકો છો કે ત્યાં બે એક્ચ્યુએટરસ છે અને અહીં એક વાસ્તવિક ફોટોગ્રાફ છે જ્યાં આર્મ 1 વિરુદ્ધ આર્મ 2 છે અને આ આર્મ ની ટોચ પર તમે અહીં જોઈ શકો છો કે આપણે પેશીને માપવા માટે ચિપ ને પ્રમાણિત કરી છે ઠીક છે તેથી હું હમણાં જ આગળના ભાગમાં જઈશ અને તે હૃદય પર છે આપણે એટ્રીઅલ ફાઇબ્રીલેશન વિશે વાત કરીશું ચાલો આપણે આગળના મોડ્યુલ માં એટ્રીઅલ ફાઇબ્રીલેશન વિશે વાત કરીશું હું તમને ચીપ ની નવી ડિઝાઇન વિશે ખૂબ જ ઝડપી અપડેટ આપવા માંગતો હતો જે આપણે સંશોધન નાં ભાગ રૂપે બનાવી કરી રહ્યા છીએ અને તમારા માટે પણ નવીન પ્રકારની સેન્સર ડિઝાઇન નો વિચાર કરવો તે મહત્વપૂર્ણ છે કે જે બનાવવું વધુ સહેલું છે અને પેશીઓના ગુણધર્મોને સમજવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે હવે આપણે સ્તન કેન્સર વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ આપણે ફક્ત સ્તન કેન્સર સુધી મર્યાદિત નથી આપણે પેશીને લગતા વિવિધ કેન્સર નો ઉપયોગ કરી શકીએ છીએ તે અંડાશયના કેન્સર હોઈ શકે છે તે સર્વાઇકલ કેન્સર હોઈ શકે છે તે પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે અને જ્યાં પણ પેશીઓ છે ત્યાં આપણે સમજી શકીએ છીએ કે પેશીના ગુણધર્મો કેવી રીતે બદલાય છે બરાબર છે તેથી એકવાર તમે સેન્સર ની બનાવટ સમજી લો અને પછી તમે નવીન સેન્સર અથવા નવા સેન્સર ડિઝાઇન કરી શકો છો તમે જુદા જુદા ગુણધર્મો માપી શકો છો ઠીક છે તેથી મારા આગલા મોડ્યુલ માં હું હૃદય રોગ વિશે વધુ વાત કરીશ અને એટ્રિલ ફાઇબ્રીલેશન કે જે એક મહત્વપૂર્ણ રોગ છે જે દર્દી માટે મૃત્યુનું કારણ બને છે તેની સારવાર કેવી રીતે થઈ શકે અને કેમ સેન્સર એક્ટ્યુએટર્સ સહિત ખૂબ જ મહત્વપૂર્ણ છે તે શા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચોક્કસ રોગની સારવાર માટે આપણે મેન્યુવરિંગ સિસ્ટમ સાથે નવીન કેથેટરસ ની ડિઝાઇન કરવાની છે બરાબર તેથી ત્યાં સુધી હું હમણાં તમારી પાસેથી રજા લઈશ અને તબીબી ઉપકરણોની દ્રષ્ટિએ સમાધાન શોધવા માટે ખુબ જ રસપ્રદ અક્ચુએટર અને સેન્સર સિસ્ટમ સાથે અને ગેપ ને ઓળખવા અને ગેપ ને ભરવા માટે વધુ રસપ્રદ પ્રોબ્લેમ સાથે હું તમને હવે પછીના વર્ગમાં મળીશ ત્યાં સુધી તમે કાળજી લેશો